તેથી આપણે થોડોક એનર્જી નો અભ્યાસ કર્યો છે એક અલગ ઉદાહરણ પછી ફરીથી આપણે માત્ર કેટલાક વિચારો આપવા માટે સર્કિટ થિયરી પર જઈશું એનર્જી સંબંધિત પછી હું આ ઉદાહરણ 1 12 સમજાવીશ એક રહેણાંક ગ્રાહક માર્ચ મહિનામાં 800 કિલોવોટ અવર નો વપરાશ કરે છે તે નીચેના રેટ શેડ્યૂલનો ઉપયોગ કરીને મહિના માટે પાવર નક્કી કરે છે ઉદાહરણ તરીકે બેઝ માસિક ચાર્જ રૂ 12 પ્રથમ 100 કિલોવોટ અવર જે દર મહિને રૂ 5 પ્રતિ કિલોવોટ અવર છે આગામી 200 કિલોવોટ અવર દર મહિને 2 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર અને 200 કિલોવોટ અવર દર મહિને 2 5 કિલોવોટ અવર થશે હવે આપણે પાવરના બિલની ગણતરી કરવી પડશે તેથી માસિક ચાર્જ 12 રૂપિયા છે હવે 100 કિલોવોટ અવર 1 5 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર છે તેથી 100 કિલોવોટ અવર 1 5 રૂપિયા છે તેથી 100 1 5 તેથી તે 150 રૂપિયા છે પછી આગામી 200 કિલોવોટ અવર માટે દર મહિને 2 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર છે તેથી તે આગામી 200 કિલોવોટ અવર એ 2 રૂપિયામાં છે તે 2 200 તેથી 400 રૂપિયા છે હવે r 800 કિલોવોટ અવર છે હવે અહીં 100 200 300 કિલોવોટ અવર પહેલેથી જ છે અમે 150 રૂપિયાની ગણતરી કરી છે અને 400 બાકી છે તે 500 કિલોવોટ અવર હશે પરંતુ 800 100 200 તેથી બાકીના 500 તેથી 500 કિલોવોટ અવર બાકી 500 કિલોવોટ અવર 2 5 રૂપિયા થશે તેથી તેને પ્રતિ કિલોવોટ અવર 2 5 આપવામાં આવે છે તેથી પ્રતિ કિલોવોટ અવર 2 5 રૂપિયા તેથી 500 2 5 તેથી રૂપિયા 1250 પરંતુ માસિક બેઝ ચાર્જ 12 રૂપિયા છે તેથી રૂ 150 400 રૂપિયા 1250 જો કુલ ઉમેરો તો કુલ ચાર્જ રૂપિયા 1812 થશે હવે કુલ r વાર્ષિક r રહેણાંક એનર્જી તે 800 કિલોવોટ અવર વાપરે છે તેથી જો સરેરાશ લો તેથી આ વસ્તુ માટે સરેરાશ કિંમત રૂપિયા અથવા 1812 રૂપિયા 800 કિલોવોટ અવર થી વિભાજીત થશે તેથી તે સરેરાશ 2 265 પ્રતિ કિલોવોટ અવર માં આવે છે અને આ એક સરળ ઉદાહરણ છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જે એનર્જી ની વાત કરી રહ્યા છીએ તેથી ફક્ત p ગુણ્યા r ટાઇમ પાવર ટાઈમ માટે છે આગલા ઉદાહરણ પર જતા પહેલા આ જોઈશું તે એનર્જી એ પાવર ગુણ્યા કલાક છે બીજી હું વધુ સારી રીતે કહી શકું કે ઈલેક્ટ્રીકલ એનર્જી પાવર ગુણાકાર કલાક છે તેથી તે કિલોવોટ અવર છે કારણ કે કિલોવોટ પાવર છે અને કલાક ટાઈમ છે તેથી આગળ જોઈએ આ એક સરળ ઉદાહરણ છે જે મેં લીધું તેથી આશા છે કે તે ખૂબ જ સરળ વસ્તુ છે આગળનું ઉદાહરણ 13 તેથી આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે સર્કિટ ના દરેક ઘટક દ્વારા શોષાયેલી અથવા પૂરી પાડવામાં આવતી પાવર નક્કી કરવી પડશે આ આંકડો 19 છે આ એક ઈલેક્ટ્રીકલ એલિમેન્ટ છે 5 વોલ્ટેજ આપશે તે વાસ્તવમાં તેને સપ્લાય કરે છે અથવા શોષી લે છે તે p પાવર પાવર p 1 આ એક વોલ્ટેજ સ્રોત છે આ બીજો ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને આ બીજો છે બીજો સ્રોત છે પરંતુ ટર્મિનલ 3 વોલ્ટેજ આપવામાં આવ્યું છે તેથી આપણે એ શોધવું પડશે કે દરેક સ્રોત દ્વારા પાવર શોષાય છે કે પૂરો પાડવામાં આવે છે હવે આ 8 એમ્પીયર કરંટ જુઓ આ 8 એમ્પીયર કરંટ છે તે પહેલા આપણે આ એલિમેન્ટ થી આરંભ કરીએ તેની સમાંતર વોલ્ટેજ 5 વોલ્ટ છે તેથી પાવર p 1 આપણે શોધવી પડશે જે પૂરી પાડવામાં આવેલી અથવા શોષાયેલી પાવર છે તેથી આ 8 એમ્પીયર કરંટ વાસ્તવમાં આ કરંટ ખરેખર ટર્મિનલ છોડીને આવે છે ટર્મિનલ છોડવાનો અર્થ એ છે કે જ્યારે ખરેખર પાવર પૂરી પાડવામાં આવે ત્યારે કયો નેગેટીવ હશે કારણ કે આ 8 એમ્પીયર જો કરંટ ની દિશા તરફ નજર નાખીએ તો આ 8 એમ્પીયર કરંટ ટર્મિનલ છોડે છે તેથી p 1 હશે r 5 8 41 જે પૂરો પાડવામાં આવે છે જુઓ કે તે 8 એમ્પીયર કરંટ ટર્મિનલ બહાર છે જે મેં લખ્યું છે પરંતુ હું તેને સમજાવી રહ્યો છું તેથી p 1 5 8 so 41 હશે તેથી હવે અહીં પાવર પૂરો પાડવામાં આવ્યો છે તેથી p 1 એ પૂરી પાડવામાં આવેલ પાવર છે હવે આ 8 એમ્પીયર કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે જ્યારે પણ તે પ્રવેશે છે પોઝીટીવ ટર્મિનલનો અર્થ એ છે કે આ સ્રોત ખરેખર પાવર શોષી લે છે તેથી આ કિસ્સામાં તે 2 વોલ્ટ અને 8 એમ્પીયર છે તેથી p2 8 2 16 વોટ હશે જે પાવર શોષાય છે તેથી જો જુઓ કે 8 એમ્પીયર કરંટ p2 ના ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે તેથી p2 2 8 16 વોટની પાવર શોષી લેશે હવે આગળ 3 એમ્પીયર છે હવે આ 8 એમ્પીયર છે કરંટ 3 એમ્પીયર અહીં જાય છે 5 એમ્પીયર અહીં જાય છે હવે આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે હવે જુઓ કે આ 0 6 છે I અને આ 5 એમ્પીયર છે તેથી જો 0 6 I થી ગુણાકાર કરો તો તે 3 એમ્પીયર હશે ફક્ત પકડી રાખો તેથી જો તે r 0 6 I છે તો તે 0 6 I I અહીં 5 એમ્પીયર હશે 6 5 હશે તેથી તે 3 વોલ્ટ હશે તેનો અર્થ એ કે ડીપેનડેન્ટ r ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત I 5 એમ્પીયર વોલ્ટેજ માટે વોલ્ટ તે વાસ્તવમાં 3 વોલ્ટ છે હવે આ 3 એમ્પીયર કરંટ r ને દાખલ કરે છે જેને પોઝીટીવ ટર્મિનલ કહે છે તેથી પાવર શોષાય છે તેથી તે 3 એમ્પીયર ગુણ્યા 3 વોલ્ટ હશે તેથી p 3 3 3 9 વોટ હશે જે શોષાય છે ફક્ત પકડી રાખો તેથી આ કિસ્સામાં r તેથી જો જુઓ કે p 3 r 0 6 5 મેં કહ્યું કે તે 3 વોલ્ટ 3 એમ્પીયર છે તેથી 9 વોટ પાવર શોષાય છે તેથી આગળ આ 5 એમ્પીયર છે આ 5 એમ્પીયર કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેનો અર્થ એ છે કે જેમ i પ્રવેશ કરે છે પોઝીટીવ ટર્મિનલનો અર્થ એ છે કે તે પાવર શોષી લે છે તેથી તે p 4 હશે 5 એમ્પીયર 3 વોલ્ટ તેથી 15 વોટ તેથી p 4 3 5 એટલે કે 15 વોટની પાવર શોષી લેશે તેથી પાવર સપ્લાય કરવામાં આવે છે તે લેવામાં આવે છે 40 વોટ અને r પાવર શોષી લે છે જે 16 વોટ છે અહીં તે 9 વોટ છે તેથી 16 9 25 અહીં તે 15 તેથી 40 વોટ છે તેથી પૂરી પાડવામાં આવેલ પાવર છે સંકેત પુરવઠો પૂરો પાડે છે તેથી પૂરો પાડવામાં આવે છે 45 40 વોટ અને શોષાયેલી પાવર પણ 40 વોટ છે તેથી સંપૂર્ણ રીતે મેળ ખાય છે તેથી હવે પાવર પૂરો પાડવામાં આવે છે અને પાવર શોષાય છે મને આશા છે કે આ બાબત હવે સ્પષ્ટ છે આગળ બીજું ઉદાહરણ છે હવે આ હકીકત છે કે જે આકૃતિ 20 માં એકબીજા સાથે જોડાયેલા છે તે માન્ય છે અને જે અમાન્ય છે તે જણાવવું પડશે 4 જોડાણો છે કે કયા જોડાણો માન્ય છે અને કયા જોડાણો અમાન્ય છે હવે આ જોડાણ 1 લો વોલ્ટ આ ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 છે તેથી ટર્મિનલ 1 2 કે જે વોલ્ટેજ સ્રોતો છે તે V 5 વોલ્ટ ને જોડે છે હવે જ્યારે 1 2 ની આસપાસ પણ તે ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત V s 4 સાથે જોડાયેલ છે તેથી જો V 5 ના 5 V મુકો તો V s 4 5 તેથી 20 વોલ્ટ હશે પરંતુ તે સમગ્રમાં r છે કહેવું r 1 2 સમાન ટર્મિનલ 2 અલગ વોલ્ટેજ સ્રોતને જોડી શકતું નથી તેથી આ એક અમાન્ય જોડાણ છે તેથી આ અમાન્ય જોડાણ છે હવે જો આ અહીં આવે તો V 5 વોલ્ટ અને 2 V તેથી શું V એ 5 વોલ્ટ છે તેથી મૂળભૂત રીતે 2 5 છે તેનો અર્થ 10 એમ્પીયર તેથી તે ત્યાં એક માન્ય સર્કિટ નું જોડાણ છે ત્યાં પણ વોલ્ટેજ સ્રોત છે એક ડીપેનડેન્ટ કરંટ સ્રોત તેથી આ એક માન્ય જોડાણ છે પરંતુ આ અમાન્ય જોડાણ છે હવે જો અહીં આવે તો કરંટ સ્રોત 2 એમ્પીયર આપવામાં આવે છે પરંતુ તે ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત V s 4 છે પરંતુ આ 2 એમ્પીયર છે તેથી વી s 4 2 8 વોલ્ટ તેથી તે કરંટ સ્રોત છે તે ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે ત્યાં શ્રેણી છે વાસ્તવમાં પછીથી આપણે તે જોઈશું તેથી તે એક માન્ય જોડાણ છે આ એક માન્ય જોડાણ છે જ્યારે તેઓ ટર્મિનલ 1 2 પર જોડાયેલા છે તેથી તે માન્ય જોડાણ છે હવે આ એક કરંટ સ્રોત છે ત્યાં I 3 એમ્પીયર જેટલો છે અને ડીપેનડેન્ટ કરંટ સ્રોત ત્યાં છે જ્યાં i x 3 i s છે હવે જ્યારે i x 3 i s હું લખી રહ્યો નથી ત્યારે હું મારા મોઢેથી કહી રહ્યો છું મને લાગે છે કે તે એક સરળ વસ્તુ માટે સક્ષમ છે તેથી i s 3 એમ્પીયર so i x i 3 3 so 9 એમ્પીયર પરંતુ આ 3 એમ્પીયર છે અને આ 9 એમ્પીયર આવી રહ્યું છે તેથી તે શક્ય નથી તેથી આ એક અમાન્ય સર્કિટ છે તેથી આ સર્કિટ આ એક અમાન્ય છે અને આ એક અમાન્ય છે અને આ 2 માન્ય સર્કિટ છે b અને c માન્ય સર્કિટ જોડાણ છે અને a અને d આ અમાન્ય જોડાણો છે તેથી આ બધી વસ્તુઓ મેં અહીં લખી છે પરંતુ પછીથી આમાંથી પસાર થઈ શકું છું જ્યારે r માંથી પસાર થઈ શકે છે તેમાંથી પસાર થઈ શકે છે પરંતુ મેં તે સમજાવ્યું છે હવે આ હવે પૂરી પાડવામાં આવેલ પાવર નક્કી કરે છે કે જે શોષાય છે તે આકૃતિ 1 21 માં ઘટક છે પરંતુ હું 1 21 કહી રહ્યો છું તે પ્રકરણ 1 21 છે જે હું આકૃતિ 21 કહી રહ્યો છું તેથી અહીં 1 2 3 4 4 એલિમેન્ટ છે અને કરંટ છે આ I ખરેખર 10 એમ્પીયર છે તેથી આ I છે આ rIઅને આ I વાસ્તવમાં 10 એમ્પીયર છે તેથી આ I 10 એમ્પીયર આ I 10 એમ્પીયર હવે આ r આને I 10 એમ્પીયર છે આ ટર્મિનલ છોડી રહ્યું છે આ 16 વોલ્ટ નો સ્રોત ફક્ત આ r પર રાખો આ 16 વોલ્ટ નો સ્રોત છે તેથી 10 એમ્પીયર કરંટ ટર્મિનલને છોડી રહ્યો છે જેને પોઝીટીવ ટર્મિનલ કહે છે તેનો મતલબ જેટલો પાવર પૂરો પાડવામાં આવે છે તેટલો પાવર છોડીને જઈ રહ્યો છે તેથી આ અહીં 16 વોલ્ટ નો સ્રોત છે અને માફ કરશો આ 16 વોલ્ટ છે અને આ વાસ્તવમાં કરંટ સ્રોત છે આ સમગ્ર વોલ્ટેજ 16 વોલ્ટ છે તેથી આ કરંટ સ્રોત છે તેથી 10 એમ્પીયર કરંટ તે આ r દાખલ કરી રહ્યું છે જેને 6 વોલ્ટ ના આ નેગેટીવ ટર્મિનલ કહે છે તેથી આ એક કરંટ સ્રોત છે અને આ તરફનું વોલ્ટેજ 16 વોલ્ટ છે આ એક કરંટ સ્રોત છે જે મેં જોયું છે વાસ્તવમાં તે એક કરંટ સ્રોત છે અને આ એક વોલ્ટેજ છે આ એક વોલ્ટેજ સ્રોત છે આ એક વોલ્ટેજ સ્રોત છે અને આ એક ડીપેનડેન્ટ કરંટ સ્રોત છે તેથી આ કિસ્સામાં અને આ વોલ્ટેજ 16 વોલ્ટ છે પછી પહેલા આપણે p 4 શોધવું પડશે p 4 ત્યાં p2 છે p આ p 1 છે આ વાસ્તવમાં p 1 છે ફક્ત મને પકડી રાખો આ ખરેખર છે rp 1 આ p 1 છે તેથી ફક્ત પકડી રાખો તેથી આ p 1 છે મેં તેને સુધાર્યું છે તેથી હવે આ કરંટ સ્રોત તેથી તે ખરેખર પાવર પૂરો પાડે છે કારણ કે તે આ ટર્મિનલ છોડી રહ્યું છે તેથી p 1 6 તે 16 10 હશે તેથી 160 વોટ તેથી p 1 16 10 આ પાવર છે હવે આગળ આ જુઓ આ 10 એમ્પીયર કરંટ નેગેટીવ ટર્મિનલમાં બીજી રીતે પ્રવેશ કરે છે વાસ્તવમાં તે ટર્મિનલ છોડે છે તે કરંટ છોડે છે કારણ કે આ ટર્મિનલ દાખલ કરી રહ્યું છે પરંતુ કારણ કે તે દાખલ ટર્મિનલ અથવા ટર્મિનલ છોડે છે તેનો અર્થ એ છે કે 6 વોલ્ટ પણ તે પાવર સપ્લાય કરે છે કારણ કે આ કરંટ ની દિશા છે જો કરંટ આ દિશામાં વહે છે તો મૂળભૂત રીતે આ કરંટ ટર્મિનલ છોડીને ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેથી p2 વાસ્તવમાં આ ખરેખર બતાવે છે કે r તે સપ્લાય પાવર છે તેથી તે નિશાની હશે તેથી તે કિસ્સામાં p2 એ 6 10 60 વોટ પાવર હશે તેથી આ r 6 10 છે આ 10 એમ્પીયર કરંટ સ્રોત છે અહીં 10 એમ્પીયર કરંટ સ્રોત આ 10 એમ્પીયર કરંટ આપે છે તે 60 વોટ છે હવે આગળ આ 6 એમ્પીયર છે બીજો 6 એમ્પીયર કરંટ આ 22 વોલ્ટ નો સ્રોત દાખલ કરે છે તેથી તે પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરી રહ્યું છે તેથી જેમ કે તે દાખલ થઈ રહ્યું છે એક પોઝીટીવ ટર્મિનલ એટલે કે આ વોલ્ટેજ સ્ત્રોત વાસ્તવમાં આ સ્ત્રોત વાસ્તવમાં આ પાવરને શોષી રહ્યો છે તેથી તે p 3 એ 22 6 છે તેથી તે 132 વોટ હશે તેથી p 3 r 22 6 132 વોટ હશે તેથી પાવર શોષાય છે આગળ એ છે કે આ r છે અન્ય r આધારિત કરંટ સ્રોત છે તેથી અહીં r 0 4 I શું કહે છે તેથી I 10 ampere પકડી રાખો હું લખું છું 4 I so આ r 0 4 અને I 10 છે તેથી આ વાસ્તવમાં 4 વોલ્ટ છે આ 4 વોલ્ટ છે અને આ એક r આ ખરેખર ટર્મિનલ છે આ ટર્મિનલ છે તેથી આ વાસ્તવમાં આ એક વાયર છે આ માત્ર એક વાયર છે તેથી મતલબ કે તે અહીં છે તેનો અર્થ એ છે કે તે અહીં છેજ્યારે આ વાસ્તવમાં છે આ છે તેનો અર્થ એ કે કરંટ ની દિશા આ રીતે છે તેનો અર્થ એ છે કે કરંટ વાસ્તવમાં પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે તેનો અર્થ એ છે કે આ સ્રોત આ ડીપેનડેન્ટ કરંટ સ્રોત વાસ્તવમાં પાવર શોષી લે છે મને આશા છે કે સ્પષ્ટ લૂપ હશે આ તેનો અર્થ છે કે આ છે આ છે અને આ r કરંટ દિશા આ રીતે છે તેથી આ છે આ છે મતલબ કે આ પણ છે આ પણ છે અને આ કરંટ ની દિશા છે તેનો અર્થ છે કે કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે કારણ કે આ પોઝીટીવ ટર્મિનલ છે તે આ કરંટ સ્રોત છે માફ કરશો આ 4 10 છે તે r 4 એમ્પીયર છે માફ કરો તે કરંટ સ્રોત છે તેથી તે 4 એમ્પીયર છે તે 4 એમ્પીયર છે તેથી આ r 4 એમ્પીયર છે હવે વોલ્ટેજ શું છે તેથી ત્યાં કોઈ અન્ય ઈલેક્ટ્રીકલ એલિમેન્ટ નથી તેથી આ કરંટ સ્રોત પર આ સમગ્ર વોલ્ટેજ પણ 22 વોલ્ટ છે કારણ કે અહીં આ આજુબાજુ 22 વોલ્ટ છે તેથી આ r પર આ જ ડીપેનડેન્ટ કરંટ સ્રોત પર સમાન વોલ્ટેજ પ્રભાવિત થશે તેથી આ વાસ્તવમાં r 4 એમ્પીયર છે તેનો અર્થ છે કે 22 4 આ સ્ત્રોત દ્વારા શોષાયેલી પાવર 88 વોટ હશે તેથી જો ફક્ત પકડી રાખો તેથી હું આને હટાવું છું ફક્ત પકડી રાખો તેથી જો આ તરફ આવે તો તે r છે આ વાસ્તવમાં આ p 4 છે તેથી આ વાસ્તવમાં r p 4 જુઓ 22 જે 0 4 10 4 એમ્પીયર છે તેથી 88 વોટ તેથી પાવર શોષાય છે હવે જો 132 અને r 88 ઉમેરો તો આ 220 અથવા તેથી વધુ પાવર શોષી લે છે અને જો પાવર જોવામાં આવે તો તે 160 અને 60 છે તેથી 220 છે તેથી તે બરાબર મેળ ખાતું છે તેથી આ રીતે હું આશા રાખું છું કે આ સમજાયું હશે કારણ કે અન્ય કોઈ એલિમેન્ટ નથી તેથી ત્યાં 22 વોલ્ટ ગમે તે હોય આ ડીપેનડેન્ટ કરંટ સ્રોત પર પ્રભાવિત થશે અને I r 10 એમ્પીયર જે 4 I 4 એમ્પીયર અને આ r આધારિત કરંટ સ્રોતમાં વોલ્ટેજ 22 વોલ્ટ છે તેથી 22 4 કારણ કે મેં જે પણ વોલ્ટ ને હમણાં જ કહ્યું હતું કે પોલારીટી ચિહ્ન બતાવવા માટે છે આ રીતે હું તેનો અર્થ કરી શકું છું કે ફક્ત આપણે શું કહેવું જોઈએ આપણે આ બધી બાબતો વિશેનો અમારો ખ્યાલ સાફ કરવો પડશે તો જ આપણે વસ્તુઓને સરળતાથી હલ કરી શકીએ તેથી મૂંઝવણ અથવા કંઈપણ માટે કોઈ રસ્તો ન હોવો જોઈએ જ્યારે હું એક અથવા બે જગ્યાએ લખી રહ્યો હોઉં ત્યારે હું લૂપિંગ r પર છું આને લૂપ ઓવર લૂપ કહે છે પરંતુ આ કરંટ સ્રોત છે તે 4 એમ્પીયર હશે તેથી ભૂલથી મેં 4 વોલ્ટ લખ્યું છે તેથી આ r 4 એમ્પીયર છે તેથી આગળ એક નજર તો પછી આગળની બાબત એ છે કે આ ખૂબ નાની વસ્તુ છે પરંતુ જ્યારે આ કોર્સ શીખવાનું શરૂ કરી રહ્યા હોય ત્યારે ખૂબ જ મુશ્કેલ છે તેથી જો આ વિશેનો અમારો ખ્યાલ સ્પષ્ટ થશે તો પછીના તબક્કામાં વસ્તુઓ ખૂબ જ રસપ્રદ રહેશે તેથી ઉદાહરણ તરીકે આકૃતિ 22 બતાવે છે કે સર્કિટ ડાયાગ્રામ વોલ્ટેજ સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવેલી અથવા શોષાયેલી પાવર નક્કી કરે છે પરંતુ પ્રથમ તેને V 1 વોલ્ટ આપવામાં આવે છે અને I 2 એમ્પીયર એ શોધવા માટે છે કે તે વોલ્ટેજ સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવેલ અથવા શોષાયેલી પાવર છે તેનો મતલબ આ વોલ્ટેજ સ્રોત છે તેથી પ્રથમ એક V 1 1 વોલ્ટ અને I 2 એમ્પીયર આપવામાં આવે છે તેથી જ્યારે I 2 એમ્પીયર જ્યારે I 2 એમ્પીયર તેથી I 2 એમ્પીયર 2 એમ્પીયર અવાજ અવાજ અને આ કરંટ ની દિશા છે આ કરંટ ની દિશા છે તેનો અર્થ એ છે કે કરંટ આ રીતે વહે છે તેનો અર્થ છે કે આ કરંટ વાસ્તવમાં આ r ટર્મિનલ દીઠ દાખલ કરે છે તેનો અર્થ એ છે કે વોલ્ટેજ સ્ત્રોત વાસ્તવમાં તે પાવર શોષી લે છે કારણ કે તે એક પોઝીટીવ ટર્મિનલ દાખલ થાય છે પરંતુ વોલ્ટેજ 1 વોલ્ટ છે તેથી V તે આ કેસ 1 વોલ્ટ માટે આપવામાં આવે છે અને I r 2 એમ્પીયર 2 એમ્પીયર આપવામાં આવે છે તેથી તે 2 1 હશે જે 2 વોટ પાવર વોલ્ટેજ સ્રોત દ્વારા શોષાય છે તેથી અહીં મારી પાસે છે આ ખરેખર I ને પકડી રાખે છે તેથી હું આને ઘસું છું તેથી તે વોલ્ટેજ સ્રોત દ્વારા પાવર શોષી લેશે તેથી ફક્ત પકડી રાખો તેથી આ એક r આ 2 વોટ પાવર શોષાય છે હવે આગળ તેને V 6 વોલ્ટ આપવામાં આવે છે પરંતુ i 4 એમ્પીયર તેથી આ સર્કિટ ફરીથી દોરું છું તે કેસ b છે તે આ કેસ માટે છે આ કેસ b છે તેથી V 6 વોલ્ટ પરંતુ r કરંટ I 4 એમ્પીયર છે તેનો અર્થ એ કે કરંટ ની દિશા ઉંધી હશે તેનો અર્થ એ છે કે હું તેને આ રીતે દોરીશ જો હું તેને આ રીતે દોરીશ કારણ કે I 4 આ દિશામાં તેથી હું તીર આ દિશામાં બનાવી રહ્યો છું અને આ r વોલ્ટેજ સ્રોત છે વોલ્ટેજ 6 વોલ્ટ છે તેથી V 6 વોલ્ટ બીજો કેસ તે બીજા કિસ્સામાં V 6 વોલ્ટ છે અને I એ 4 એમ્પીયર આ દિશામાં છે તેનો અર્થ એ છે કે આ દિશા હું પોઝીટીવ 4 એમ્પીયર લખી શકું છું અને આ કરંટ વાસ્તવમાં આની જેમ વહે છે તે આની જેમ વહે છે તેનો અર્થ એ છે કે કરંટ વાસ્તવમાં વોલ્ટેજ ટર્મિનલ છોડી રહ્યું છે કારણ કે તેની દિશા આના જેવી છે તેથી મૂળભૂત રીતે કરંટ r ટર્મિનલ છોડીને તેનો અર્થ છે કે r પાવર પાવર r હશે મને 4 એમ્પીયર આપવામાં આવે છે અને વોલ્ટેજ 6 વોલ્ટ છે તેથી p તે 24 વોટ હશે પરંતુ તે ટર્મિનલ છોડી રહ્યું છે તેનો મતલબ પાવર આપે છે તેથી 24 વોલ્ટેજ સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવેલ પાવર છે તેથી મને આ ફરી સમજાવા દો હું પાછો આવીશ તેથી ફક્ત આને પકડી રાખો જો આ r પર આવે તો આ r p VI પાવર બીજા કેસમાં પૂરો પાડવામાં આવે છે હવે ત્રીજો કેસ આપવામાં આવ્યો છે કે v 12 વોલ્ટ અને I 16 એમ્પીયર તેથી આ કિસ્સામાં માત્ર ફરી રજીસ્ટ્રેશન માટે હું કેસ c માટે ડ્રો કરીશ તેથી આ r છે ફક્ત આને પકડી રાખો r કેસ c તે V 12 અને I 16 એમ્પીયર છે તેથી વસ્તુને જટિલ બનાવવાને બદલે સૌથી સહેલી રીતે કરીશું તેથી આ મારો કરંટ સ્રોત છે કારણ કે I 16 એમ્પીયર તેથી I ની દિશા આપવામાં આવી છે તેથી આ પોઝીટીવ છે જ્યારે I પોઝીટીવ હોય ત્યારે આ દિશા આપવામાં આવે છે તે 16 છે તેથી તીર નીચે તરફ છે અને આ એક r વોલ્ટેજ પણ વોલ્ટેજ સ્રોત પણ જે 12 વોલ્ટ છે તે આપવામાં આવે છે તેથી જો આ છે અને આ છે તેનો મતલબ એ છે કે વોલ્ટેજ આપણે 12 વોલ્ટ લખી શકીએ છીએ અને આ r I I r 16 એમ્પીયર છે V 12 વોલ્ટ તરીકે મેં r માટે કર્યું મેં કરંટ ની દિશા ઉલટાવી દીધી છે કારણ કે તે માફ કરશો I 16 એમ્પીયર તેથી મેં કરંટ અને V 12 વોલ્ટ ની દિશા વિરુદ્ધ કરી છે તેથી મેં પોલારીટી ને ઉલટાવી છે તેથી તેનો અર્થ એ કે કરંટ આ દિશામાં વહે છે કરંટ આ દિશામાં વહે છે તેનો અર્થ એ છે કે વોલ્ટેજ સ્રોતના પોઝીટીવ ટર્મિનલમાં કરંટ દાખલ થાય છે તેનો અર્થ છે તે પાવર શોષી લે છે તેથી p હશે r 16 12 વોટ આ પાવર આ વોલ્ટેજ સ્રોત દ્વારા શોષાય છે કારણ કે તે પોઝિટિવ ટર્મિનલમાં પ્રવેશી રહ્યું છે તેથી તે વાસ્તવમાં 192 વોટ હશે તેથી હું આશા રાખું છું કે આ મળ્યું છે તેથી વસ્તુઓને વધુ સારી રીતે સરળ બનાવવું પડશે આપણે વસ્તુને જટિલ રીતે ન બનાવવી જોઈએ તેથી વસ્તુઓને સરળ રીતે બનાવો જેથી દરેક વસ્તુ ઠીક થાય તો હવે મને આ સમજાવા દો તેથી એટલા માટે જ મેં આ પાવરને 192 વોટ અહીં શોષાય છે પરંતુ હું તેને બનાવવા માટે પ્રયત્ન કરું છું પછી આ આકૃતિ છે ઉદાહરણ તરીકે 17 હવે આકૃતિ 27 સ્રોતો સર્કિટ ડાયાગ્રામ I 4 એમ્પીયર અને I 3 એમ્પીયર માટે p 1 અને p2 નક્કી કરે છે તેથી જ્યારે I આ r ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને પ્રથમ કેસ I 4 એમ્પીયર છે તેથી પ્રથમ કેસ જે I 4 એમ્પીયર જેટલો છે અને તે ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે તેથી આ 2 I છે અહીં વોલ્ટેજ 2 r 4 હશે કારણ કે પ્રથમ કેસ આ કેસ I 4 એમ્પીયર છે તેથી આ કિસ્સામાં શું થશે કે આ r 2 4 છે આ વોલ્ટ છે તેનો અર્થ એ છે કે તે 8 વોલ્ટ છે અને આ I 4 એમ્પીયર આ કરંટ ખરેખર આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોતના પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેનો અર્થ r તેનો અર્થ એ છે કે આ 4 I આ I 4 એમ્પીયર પ્રથમ આ વોલ્ટેજ ટર્મિનલ છોડે છે તેનો અર્થ છે જ્યારે ટર્મિનલ છોડતી વખતે તેનો મતલબ વોલ્ટેજ p1 કે જે 8 વોલ્ટ નો સ્રોત છે તે વાસ્તવમાં પાવર સપ્લાય કરે છે તેથી જ્યારે તે ટર્મિનલ છોડશે ત્યારે તે હશે અને વોલ્ટેજ V 8 I r 4 એમ્પીયર છે આ 4 એમ્પીયર છે 4 છે તેથી આ 32 વોટ પાવર છે આ પૂરી પાડવામાં આવેલ પાવર છે હવે બીજી વસ્તુ એ છે કે આ કરંટ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત ટર્મિનલમાં પ્રવેશ કરી રહ્યો છે તેનો અર્થ એ છે કે આ સ્ત્રોત ખરેખર પાવર શોષી લે છે તેથી અહીં તે 8 વોલ્ટ છે અને 4 એમ્પીયર કરંટ પ્રવેશી રહ્યો છે કારણ કે I 4 તેથી તે p2 8 4 થશે તેથી 32 વોટ તેથી આ ખરેખર પાવર શોષાય છે તેથી આશા છે કે આ બાબત તદ્દન સ્પષ્ટ છે મને આ સમજાવા દો બીજો કેસ I 3 એમ્પીયર ફક્ત મને એક વાત કહો કે આ એક બીજો કેસ છે આને કૃપા કરીને વાંચશો નહીં હું તેને કાઢી નાખું છું બીજો કેસ r આ એક બીજો કેસ જે અહીં વાંચ્યો નથી તેની અહીં ગણતરી કરી છે આ ન વાંચવું ખોટું છે હું સમજાવું છું કે આ બરાબર ન વાંચવું જોઈએ બીજો કેસ હું આ r પર સમજાવી રહ્યો છું કે સમસ્યા પર તે શું કહે છે તેને જ પકડી રાખો તેથી આ બીજા કેસ માટે વાંચવું જોઈએ નહીં તેથી હવે હું તે સમસ્યા પર પાછો જાઉં છું મને આ સમજાવા દો તેથી ફક્ત પકડી રાખો તેથી બીજો કેસ r I r 3 એમ્પીયર હવે શું થશે જો I 3 એમ્પીયર તેથી હું શું કરીશ હું સર્કિટ ફરીથી દોરીશ તેથી આ કિસ્સામાં ફક્ત એટલું જ પકડી રાખો આ કિસ્સામાં કે I 3 એમ્પીયર છે તેથી હું શું કરીશ આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે આ છે આ r માફ કરશો આ r વોલ્ટેજ સ્રોત છે આ છે આ 8 વોલ્ટ નો સ્રોત છે આ કરંટ સ્રોત છે અને I 3 એમ્પીયર છે તેથી એક સાઈરીંગ ઉપરની તરફ 3 છે તેથી અમે આ દિશા લઈ રહ્યા છીએ કહો I 3 એમ્પીયર અને આ મારો 8 વોલ્ટ છે અને આ r 2 છે આ ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે હવે આ કિસ્સામાં અહીં તે 2 3 કે 6 વોલ્ટ હશે હવે આ 8 વોલ્ટ છે તેથી જો જુઓ કે આ 3 એમ્પીયર કરંટ વાસ્તવમાં જો કરંટ આની જેમ આગળ વધી રહ્યો છે તો આની જેમ આગળ વધી રહ્યો છે તેથી 3 એમ્પીયર કરંટ છે આ વાસ્તવમાં p 1 છે અને આ r p2 છે તેથી આ કિસ્સામાં 3 એમ્પીયર કરંટ દાખલ r શું આ વોલ્ટેજ સ્રોતનું પોઝીટીવ ટર્મિનલ કહે છે તેનો મતલબ આ વોલ્ટેજ સ્રોત દ્વારા શોષાયેલી પાવર આ p 1 છે તેથી p 1 8 વોલ્ટ હશે કે 3 24 વોટ 24 વોટ તેથી આ પાવર શોષાય છે હવે આ કિસ્સામાં ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત માટે આ ખરેખર ટર્મિનલ છોડે છે તેથી p2 પર નેગેટિવ પાવર સપ્લાય કરવામાં આવશે અને p2 r હશે આ નિશાની વાળું પાવર સપ્લાય કરે છે તેથી તે 6 વોલ્ટ 2 3 ડીપેનડેન્ટ વોલ્ટેજ સ્રોત છે 6 વોલ્ટ તે 6 આ 3 છે તેથી તે 18 વોટ છે આ તે છે જે ખરેખર દ્વારા પૂરી પાડવામાં આવેલી પાવર છે આ શોષાય છે અને આ નિશાની વાળું પાવર સપ્લાય કરે છે તેથી જો આ 24 8 8 બીજગણિત રકમ ઉમેરો તેથી 6 તફાવત છે મારો પ્રશ્ન એ છે કે પાવર સંતુલન થવું જોઈએ કારણ કે શોષિત પાવર r સપ્લાય પાવર 0 પરંતુ અહીં તે 24 18 6 વોટ છે તેથી તફાવત ત્યાં છે જ્યાં તે પાવર ગઈ છે તેથી માત્ર સંકેત આપીશ ગણતરી હું નથી કરતો આ કરંટ સ્રોત અન્ય 6 વોટ પાવર સપ્લાય કરી રહ્યો છે તો જ તે મેળ ખાશે તેથી આ 6 વોટ ક્યાંથી મળશે તે શોધો આ એક ઉદાહરણ છે કે આ એક r સમસ્યા છે આને હલ કરવી જોઈએ તેથી વાસ્તવમાં આ સમસ્યા છે તેથી મેં તેને ત્યાં જે પણ ઘસ્યું છે તે આમાંથી પસાર થતું નથી તે સમસ્યા છે તેથી 6 તફાવતો છે હું કહું છું કે આ કરંટ સ્રોત વાસ્તવમાં 6 વોટ સપ્લાય કરે છે પરંતુ 6 માંથી ગણતરી કરો કે જો 6 વોટની ગણતરી r થી કરી તો તે કેવી રીતે ગણતરી કરી શકે છે જે હું અહીં નહીં કહું પરંતુ તે એક દાખલા છે તેથી મને આ સમજાવા દો તેથી તે જોશો નહીં તેથી હવે આ કહેવું પડશે કે આ માન્ય જોડાણ છે અને જે અમાન્ય જોડાણ છે જે વસ્તુ છે તે આ 1 2 ટર્મિનલ પર છે તેથી આ 10 વોલ્ટ માં આ પણ 10 વોલ્ટ છે તેથી આ બે સ્રોતો વાસ્તવમાં સમાંતર રીતે જોડાયેલા છે પછીથી આપણે જોઈશું તેથી આ એક માન્ય જોડાણ છે કારણ કે 10 વોલ્ટ 10 વોલ્ટ માન્ય જોડાણ છે હવે અહીં એક 5 એમ્પીયર કરંટ સ્રોત છે ત્યાં 10 વોલ્ટેજ 10 અન્ય 10 બંને ટર્મિનલ 1 2 પર જોડાયેલા છે સંપૂર્ણપણે કોઈ સમસ્યા નથી આ પણ એક માન્ય જોડાણ છે આ બે માન્ય જોડાણ છે કારણ કે કોઈપણ ટર્મિનલ પર ફક્ત સમાન વોલ્ટેજ સ્રોતને જોડી શકે છે જો કોઈ તફાવત હોય તો તે અમાન્ય જોડાણ છે જે શક્ય નથી અને કોઈપણ કરંટ સ્રોત અને આ વોલ્ટેજ સ્રોત પણ આ માન્ય જોડાણ છે હવે આ આખા ટર્મિનલમાં 1 2 આ 5 વોલ્ટ છે અને આ 10 વોલ્ટ છે તે 2 ન હોઈ શકે તે અલગ ન હોઈ શકે તે સમાન હોવા જોઈએ કારણ કે તે એક જ ટર્મિનલ પર જોડાયેલા છે તેથી આ અમાન્ય જોડાણ છે એ જ રીતે આ 1 2 એમ્પીયર કરંટ સ્રોત અને તે જ અન્ય 5 એમ્પીયર તે માન્ય નથી કારણ કે તે એક સરળ સર્કિટ છે તેથી આ અમાન્ય જોડાણ છે આ અમાન્ય જોડાણ છે અહીં તે અમાન્ય 5 એમ્પીયર છે અહીં 2 એમ્પીયર છે તે શક્ય નથી તેથી કારણ કે 5 એમ્પીયર 2 એમ્પીયર આ રીતે વહેતું નથી હું લખું છું કાં તો તે 2 હોવું જોઈએ અથવા તે r હોવું જોઈએ જેને આ 5 છે પરંતુ બંને રીતે આપણે તેને જોડાણ કર્યું છે તે અમાન્ય કનેક્શન છે અહીં પણ તે અમાન્ય કનેક્શન છે તેથી a b માન્ય જોડાણ છે c d અમાન્ય જોડાણ છે હવે આ બધા દાખલા છે તેથી દાખલા 1ના જવાબો ફરીથી વાંચ્યા વગર આપવામાં આવે છે જ્યારે આ વિડિઓ જોશો ત્યારે આ સમસ્યા જોશો તેથી r આ સમસ્યા 2 છે તેથી જવાબો આપવામાં આવે છે આશા છે કે આ બધા જવાબો સાચા છે તે હલ કરશે હવે સમસ્યા 3 છે તેથી આ શોષિત પાવરની સમસ્યા છે તેથી બધા જવાબો આપવામાં આવે છે અને સમસ્યા 4 છે આ એલિમેન્ટ દાખલ કરતા કુલ ચાર્જ પણ આપવામાં આવે છે આ પણ જવાબો છે તેથી આ સમસ્યા 5 છે તેથી અમે આ બધા માન્ય અથવા અમાન્ય જોડાણો કરીશું તેથી આને હલ કરીશું તેથી આ એક છે અને દરેક વસ્તુનો જવાબ છે આ એક માન્ય અથવા અમાન્ય જોડાણ છે જે વાસ્તવમાં બોક્સની અંદર સર્કિટ છે જે પાવર શોષી લે છે અથવા સપ્લાય કરે છે બધું આપવામાં આવ્યું છે આ સમસ્યાને ખૂબ કાળજીપૂર્વક ખૂબ કાળજીપૂર્વક વાંચો અને આ a b c કરો તમામ c d 4 જોડાણો છે અને સમસ્યા 6 આ છે r વોલ્ટેજ r વોલ્ટેજ 0 કહેવા માટે બદલાતા ટાઈમ માટે વોલ્ટેજ ખરેખર આપવામાં આવે છે તેથી આ ત્યાં 5 જોડાણો છે તે જોવાનું છે કે તેમાંથી કેટલા માન્ય છે કે અમાન્ય આ 5 જોડાણો છે અને બધા જવાબો આપવામાં આવ્યા છે અને આ પણ એક અલગ ટાઈમ છે જે આપણે AC સર્કિટ માટે જોઈશું પરંતુ આ ફક્ત જુલ શોષિત એનર્જી શોધવા માટે આપવામાં આવે છે અને આ બીજી એક સરળ સમસ્યા છે તે શોધવા માટે કે જેનો માત્ર જવાબ આપવો પડે છે તે સ્ટોવ એલિમેન્ટ આટલું જ્યારે આ લાંબા ટાઈમ થી જોડાયેલ હોય ત્યારે 30000 જુલનો વપરાશ કરવામાં કેટલો ટાઈમ લાગે છે આ કરંટ ટાઈમ સાથે બદલાય છે કરંટ આપવામાં આવે છે તેથી એલિમેન્ટ માં કુલ પસાર થતો ચાર્જ શોધવવો પડશે અને આ જવાબો આપવામાં આવ્યા છે તેથી બધું આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર અમે ફરી પાછા આવીશું